તેથી હવે ચાલો બીજા ક્રમના કેસ માટે ઝડપથી આ કરવાનો પ્રયાસ કરીએ એવું હંમેશા નથી હોતું કે તમે ફક્ત લોગેરીધમનો જ ઉપયોગ કરશો જે રેખીય ભાગ માટે પણ આ ઉપયોગી હતી તેથી હું આના પર વધુ સમય વિતાવીશ નહીં કે તમે કોઈપણ ક્વાંટિટિ પસંદ કરી શકો છો પરંતુ આને V s કહેવા દો જે તેને ચલાવે છે જેનો અર્થ છે કે કેટલાક સાઇનુંસૉઇડ્સ આ ચલાવે છે જે મેં તમને કહ્યું હતું કે આપણે સફેદ રેન્જની વસ્તુઓનું પ્લોટ બનાવવા માટે તમારો પ્લોટનો લગાવ જરૂરી છે તમે કંઈપણ જોઈ શકો છો મારો મતલબ એવો નથી ચાલો કહીએ કે માનવ કાનની સાંભળવાની ફ્રિક્વન્સીથી 20 કિલો હર્ટ્ઝ લગભગ તો ચાલો કહીએ કે હું આને 0 બનાવું છું અને પછી 20 કિલો હર્ટ્ઝ તો અહીં 20 હર્ટ્ઝ ક્યાં છે તેથી તમે કહી શકતા નથી શું થઈ રહ્યું છે તે હકીકતમાં નથી ચાલો ચાલો આપણે આ 10 છે અને આ 5 આ 2 5 કિલો હર્ટ્ઝ છે હજુ પણ આ 1 265 છે આ 0 625 છે તમે આગળ અંત શુધી જઈ શકો છો તેથી લો સિક્વન્સ સિસ્ટમ કે જેનો તમે વૈકલ્પિક રીતે બેઝ બનાવી શકતા નથી હું પ્રથમ કહી શકું છું કે દિવસના બેઝનું પ્રદર્શન મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે હું અહીં 20 હર્ટ્ઝ મૂકીશ 20 કિલો હર્ટ્ઝ ક્યાં છે કેમ્પર્સની બહાર તેથી આ બતાવવાનો એકમાત્ર યોગ્ય રસ્તો નીચા સ્કેલનો છે તો આપણે શું કરીએ છીએ 20 હર્ટ્ઝ 200 હર્ટ્ઝ 2 કિલો હર્ટ્ઝ 20 કિલો હર્ટ્ઝ તેથી તે વસ્તુઓને ખરાબ કરવાની એક ઉપયોગી રીત છે જે આપણી ખૂબ મોટી વસ્તુઓ છે અને મારો મતલબ છે કે આ બે ખૂબ જ મોટી શ્રેણીમાં વધુ પ્રકાશને જુએ છે જો તમે ફેરાડ દ્વારા બદલાય છે તેથી તે લોગેરીધમ છે જે મારો મતલબ છે કે તે વચ્ચેનો ફેઝ છે મોટા સ્કેલનો અર્થ શું છે 0 1 બાય RC અને એક બાય RC વચ્ચેનું ભૌતિક અંતર એ 1 બાય RC અને 10 બાય RC વચ્ચેના ભૌતિક અંતર જેટલું જ છે જે લોગ સ્કેલનો અર્થ છે હવે હું આ લોગ સ્કેલ પરથી કોઈપણ બિંદુમાં નિશાની કરી શકું છું એટલે કે ચાલો કહીએ કે આ 4 સેન્ટિમીટર હતું તે પણ 4 સેન્ટિમીટર છે તેથી સમાન પરિબળોનો અર્થ સમાન અંતર થાય છે જ્યાં રેખીય સ્કેલનો અર્થ સમાન અંતરનો અર્થ થાય છે સમાન વધારો તમે કોઈપણ પ્રકારનો સ્કેલ કરી શકો છો તેની ફક્ત અમારે નિશાની કરવાથી છે ચાલો ઉકેલવા દો પરંતુ આ કેટલીક ઉપયોગી વસ્તુઓ છે તેથી તમે આ કોઈપણ ચલ માટે કરી શકો છો જેને તમે i R અથવા V c અથવા કંઈપણ કહેવા માંગતા હોવ તેથી પહેલા હું ફક્ત રેખીય સ્કેલ કરીશ તમે તે જાતે લોગ સ્કેલ કરી શકો છો અને પછી V c બાય V s સામે ω માં શું થાય છે તે જુઓ V c બાય V s માટે સમીકરણ શું છે તમે જાણો છો કે તે શું છે તે શું છે વોલ્ટેજ વિભાજક તે 1 બાય થી બહાર આવે છે આપણે શરૂ કરીએ સરસ હવે તમને તે સર્કિટ 1 માટે ચાવીરૂપ સિક્વન્સ શું લાગે છે આ મેગ્નિટ્યુડ છે અને આ કોણ છે તેથી પ્રથમ તેને રેખીય સ્કેલ પર કરો તમે તેને મોટા પાયે પ્રયાસ કરી શકો છો મેગ્નિટ્યુડમાં ખૂબ ઓછી ફ્રીક્વન્સીઝ માટે શું છે તે મેગ્નિટ્યુડનો કોણ નથી પરંતુ આ સંકર સંખ્યાનો માત્ર એક ખૂણો છે મેગ્નિટ્યુડ શું છે ફ્રિક્વન્સી વધારે છે તે ખરેખર 1 બાય L C કરતાં ઘણી ઓછી છે ખરેખર ઓછી ફ્રિક્વન્સી છે તે એક શું છે તેથી જો તમે તમામ કેપેસિટર ને dc લાગુ કરો તો તે ઓપન સર્કિટમાં થશે તો તમામ લાગુ વોલ્ટેજ બધાજ કેપેસિટરમાં બધાજ આઉટપુટ ઉપર આવે છે તેથી તે એક ફ્રિકવન્સી છે 1 બાય L C કરતાં ઘણી વધારે સારો અંદાજ શું છે 0 કરતાં વધુ આમાં બધી વિગતો નથી જ્યાં ω ની સર્વોચ્ચ ઘાત છે તેથી આ અંદાજે માઈનસ ω વર્ગ L C જે ω એ 1 ઓવર વર્ગમૂળમાં L C કરતા વધારે માટે છે તો આ ફેરફારો કેવી રીતે બદલાય છે જે વર્ગ છે ω ના વ્યસ્તના વર્ગનો વર્ગ છે તેથી તે ઝડપથી 0 પર જાય છે ω l બાય c પર મૂલ્ય શું છે તે વ્યાખ્યાયિત કરવા માટે અમુક અચળ હોવા જોઈએ માટે તે સર્કિટનો ક્વાલિટી ફેક્ટર q છે તેથી ચાલો ધારીએ કે આ Q ખૂબ જ વધારે છે ફક્ત Q માટે કેટલાક અહી છે તેથી આ ત્રણ અથવા કંઈક છે તો શું થયું કે તે ઉપર જશે અને પછી હકીકતમાં તે લોગેરિથમિક પ્લોટ આ વિસ્તારની વસ્તુઓને આવરી લેવા માટે સારું નથી આ વસ્તુઓ તે અહીં કરશે તે એકમ છે અને અહીં તે આગળ 1 ઓવર ω વર્ગ થી વધે છે તેથી તમે લોગ પર જોઈ શકો છો કે આ શું છે હા તમારે અલગથી મૂલ્યાંકન કરવું પડશે તેથી 1 ઓવર વર્ગમૂળમાં L C નું મૂલ્ય 1 કલાક જે વર્ગમૂળમાં L બાય C છે જે Q 1 ઓવર 2 ζ છે તેથી તમારી પાસે કેપેસિટરના વોલ્ટેજ હોઈ શકે છે ત્યાં લાગુ કરેલ વોલ્ટેજ કરતાં ઘણા વધારે છે કારણ કે આ કિસ્સામાં રેઝિસ્ટન્સ શું છે હા ખૂબ જ ઓછી ફ્રિક્વન્સી 0 અને ખૂબ જ ઊંચી ફ્રિક્વન્સી છે તે જોવા માટે કે તે ક્યાંથી બદલાય છે અને જ્યાં તે ખૂબ ઓછી ફ્રીક્વન્સીઝ પર બદલાય છે તે 0 ખૂબ ઊંચી ફ્રીક્વન્સી 0 શા માટે આ પાઇ નો ફેઝ શું છે અને 1 ઓવર વર્ગમૂળમાં L C માઇનસનો ફેઝ શું છેમાઇનસ 5 બાય તે એક કાલ્પનિક સંખ્યા 1 ઓવર j ω CR છે તેથી આ માઈનસ પાઈ સુધી પહોંચે છે કૃપા કરીને ઉમેરો તે જ વસ્તુને મોટા સ્કેલ પર પ્લોટ કરો અને તમે V r અને V l અને i R જેવા અન્યચલને પણ પ્લોટ કરી શકો છો તેથી કૃપા કરીને કરો કે હું આની આગળ ચર્ચા નહીં કરું કારણ કે આ ફક્ત પ્લોટ રચવા વિશે છે પરંતુ પ્લોટ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેનો દેખાવ ખાસ કરીને જેમ કે તમારી પાસે આ વસ્તુઓ કરવાની પૂરતી પ્રેક્ટિસ નથી હું વિવિધ પ્રકારનાં ફંક્શન માટે પ્લોટ કરીશ અને તેથી જ્યારે તમે સમસ્યાઓ વગેરેનો ઉકેલ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ ત્યારે પણ કૃપા કરીને તે કરો તેથી જે તમને ઘણી વસ્તુઓને ઉકેલવા માટે તમને એક સારું પ્રારંભિક બિંદુ આપે છે